નમસ્તે ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના વેબ કોર્સ પરનું આ બીજુ વ્યાખ્યાન છે પ્રથમ વ્યાખ્યાનમાં મેં સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ એ ખુબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે જે ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતોનો સબસેટ છે તેના 2 મુખ્ય ફાયદા થયા છે પ્રથમ તે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડે છે અને બીજું તે પર્યાવરણને વધુ અધોગતિથી બચાવે છે કેટલાક વધુ ફાયદા છે જે આપણે આ અભ્યાસક્રમમાં આગળ વધીશું ત્યારે જાણીશું વર્તમાન વ્યાખ્યાનમાં આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ બરાબર શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું તેની તુલના ઊર્જા સિદ્ધાંતો સાથે અથવા વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ વિના ઊર્જા પ્રવાહ સાથે કરીશું અને પછી આપણે જોઈશું કે ઉદ્યોગમાં વ્યય ઉષ્મા કેમ છે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના વિવિધ ફાયદા શું છે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટે પ્રણાલીની રચના કેવી રીતે કરી શકાય છે તેનો અર્થ એ કે વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિ પ્રણાલીની રચના માટે આપણે કયા પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈયે વગેરે તો ચાલો આ સ્લાઇડને વાંચો જેમાં સ્લાઇડની ડાબી બાજુ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સમજાવેલ છે આપણને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ વિના ઊર્જા પ્રવાહ મળ્યો છે તેથી આપણને કોઈ સ્રોત મળ્યો છે તે કાંઈક ઇંધણ અથવા નવીકરણ કરી શકાય તેવા અથવા કેટલાક કિસ્સામાં તે ગ્રીડમાંથી ઊર્જા હોઈ શકે છે અને પછી ત્યાંથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે ત્યાં ઉષ્મીય માર્ગ હોઈ શકે છે તેનો અર્થ એ કે ઇંધણમાંથી આપણી પાસે ઉષ્મીય ઊર્જા સાધન મેળવવા માટે ઉષ્મીય ઊર્જા હોઈ શકે છે જે બોઈલર કમ્બેસ્ટર નો આપણે ઉપયોગ કરીયે છીએ જો આપણે ઇંધણનો ઉપયોગ કરીયે તો ત્યાં પ્રવાહી હીટિંગ પણ થઈ શકે છે તેથી ત્યાં હીટર હોઈ શકે છે જ્યાંથી આપણે સામાન્ય રીતે બે આઉટપુટ મેળવી શકીયે છીએ એક શક્તિ છે અને બીજું પ્રક્રિયા માટે જરૂરી ઉષ્મીય ઊર્જા તેનો અર્થ એ છે કે ઇંધણમાંથી આપણે ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન કરીયે છીએ અને ત્યાંથી આપણને આ બધી પ્રક્રિયાઓમાં યાંત્રિક શક્તિ અથવા પ્રક્રિયા માટે જરૂરી ઉષ્મા ઊર્જા મળી રહી છે આપણી પાસે ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હશે જેને સામાન્ય રીતે વ્યય ઉષ્મા કહી શકાય તેથી તે વ્યય ઉષ્મા શીતન આપશે અથવા ત્યાં કોઈક શીતનનો વિકલ્પ હશે અને આખરે તે આસપાસના વાતાવરણમાં ફેંકી દેવામાં આવશે જે પાણી અથવા હવા સ્વરૂપે હોઈ શકે તેથી આ ઊર્જાનો સામાન્ય પ્રવાહ છે જે યોજનાકીય રીતે બતાવવામાં આવ્યો છે જ્યા વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ નથી ચાલો આગળ આપણે કહીયે કે આપણે વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિ અપનાવી છે તેથી ફરીથી આપણે ઇંધણ અને નવીનીકરણીય વસ્તુઓમાંથી ઊર્જા મેળવીશું તેથી આપણી પાસે ઉષ્મીય ઊર્જા હશે અને ફરીથી આપણી પાસે આ બધી પ્રક્રિયા દરમ્યાન પ્રક્રિયા માટે ઉત્પાદિત શક્તિ અને ઉષ્મા હશેઆ બધામાં વ્યય ઉષ્મા ઉત્પન્ન થશે પરંતુ હવે આપણને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી અથવા વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટેનાં ઉપકરણો મળ્યાં છે તેથી સામાન્ય રીતે ફરીથી આપણે શક્તિમાં કેટલીક ઊર્જા પાછી આપી શકીયેછીએ તેનો અર્થ એ કે આપણે વ્યય ઉષ્માથી થોડીક શક્તિ ઉત્પન્ન કરી શકીયે છીએ અને દેખીતી રીતે આપણે વ્યય ઉષ્માના આધારે પ્રક્રિયાઓ પણ બનાવી શકીયે છીએ તેથી તે શક્તિ અને પ્રક્રિયા પર પાછી જાય છે અને પછી આખરે શીતન દ્વારા ચોક્કસ ઊર્જા પર્યાવરણમાં નાખવી પડે છે પરંતુ જો તમે અહીં જોશો કે આપણે બીજા કિસ્સામાં સ્રોતમાંથી ઊર્જા ખેંચી છે તેનો અર્થ એ છે કે જ્યાંરે આપણને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટેની જોગવાઈ મળી છે ત્યારે આપણે અહીં સ્રોતમાંથી ઓછી માત્રામાં ઊર્જા લઈયે છીએ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના સિધ્ધાંતથી આપણે બીજા કિસ્સામાં વાતાવરણમાં જે ઊર્જા નિકાલ કર્યો છે તેનાથી આપણે આસપાસના ઓછી ઉષ્મા નિકાલ રહ્યા છીએ તેથી આ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ વિનાની પ્રણાલી અને વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિવાળી પ્રણાલી આ 2 વસ્તુઓ આપણે જોઈ શકીયે છીએ તે વચ્ચેનો તફાવત બતાવે છે કે આપણે અહીં ઊર્જાની માત્રા ઓછી કરી રહ્યા છીએ અને આપણે આસપાસના ભાગમાં ઓછી માત્રામાં ઊર્જા ફેંકી રહ્યા છીએ તેથી મેં કહ્યું છે તેમ ફરીથી હું તે જ મુદ્દા પર ભાર મૂકીશ કે આપણે ઊર્જા વ્યયને ઘટાડતા ઊર્જાના સ્ત્રોતને ઓછો કરી દીધો છે આપણે તેની ઓછી માંગ પર ભાર મૂકી રહ્યા છીએ અને પછી પર્યાવરણમાં ઊર્જાની ઓછી અધોગતિ પેદા કરી રહ્યા છીએ કારણ કે આપણે પર્યાવરણમાં ઓછી માત્રામાં ઊર્જા નિકાલ કરીયે છીએ પરંતુ તે કોઈ પણ પ્રકારનો દંડ અથવા કોઈપણ પ્રકારની પીડા વિના નથી તેથી વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી હોવી જોઈએ દેખીતી વાત છે કે આ માટે ચોક્કસ રકમના રોકાણોની જરૂર પડશે આપણી પ્રક્રિયાના યોજનામાં કેટલાક ફેરફાર અને વધુ જગ્યા તેથી આ બધી બાબતો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સિદ્ધાંત અથવા વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પદ્ધતિઓ હોવાના પરિણામ હોઈ શકે છે પરંતુ આના દ્વારા આપણને જે લાભ મળે છે તે પ્રશંસનીય છે કારણ કે આપણે ઊર્જાની બચત કરી રહ્યા છીએ અને પર્યાવરણની બચત પણ કરી રહ્યા છીએ હવે ચાલો આપણે વ્યય ઉષ્મા ઉત્પન્ન થવાનાં કારણો પર આવીએ ઉદ્યોગમાં અથવા ઉદ્યોગિક વ્યવહારમાં વ્યય ઉષ્મા ક્યાં કારણે ઉત્પન્ન થતી હશે પ્રથમ વસ્તુ પ્રક્રિયા અને ઉપકરણોની થર્મોડાયનેમિક મર્યાદા છે હવે ચાલો આપણે તેને આકૃતિની મદદથી સમજાવીએ ચાલો આપણે કહીયે કે આપણે શક્તિ ચક્રથી પરિચિત છીએ જે ઉપરના આંકડાની જેમ યોજનાકીય રીતે દોરેલા છે તેને હીટ એન્જિન ચક્ર કહેવામાં આવે છે તેથી હીટ એન્જિન ચક્રમાં ઉષ્મીય ઊર્જા યાંત્રિક કાર્ય અથવા ઉપયોગી કાર્યમાં ફેરવાઈ રહી છે તેથી આપણે ત્યાં શું કરી રહ્યાં છે તે એક સ્રોત છે આપણે તે સ્રોતથી ઉષ્મા લઈ રહ્યા છીએ સ્રોત T1 પર છે અને અમે ઉષ્માનો જથ્થો Q1 લઈ રહ્યા છીએ પછી આપણે તેમાંથી થોડુંક કાર્ય ઉત્પન્ન કરી રહ્યા છીએ અને પછી ઉષ્મીય ઉર્જાની બાકીની રકમનો નિકાલ કરીશું જે બીજા સિંક માટે Q2 છે જે તાપમાન T2 પર છે T2 કરતા T1 વધારે છે તેનો અર્થ એ કે આપણી પાસે કેટલાક ઉપકરણો છે જેને હીટ એન્જિન કહી શકાય જે મૂળભૂત રીતે ઉષ્મીય શક્તિ ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ચક્રમાં આપણે ઉષ્ણતામાનના કેટલાક સ્રોતમાંથી ઉષ્માનો અમુક ચોક્કસ જથ્થો લેવો જોઈયે આ ખુબ જ મહત્વપૂર્ણ છે ઉષ્માનો માત્ર એક ભાગ આપણે કાર્યમાં રૂપાંતરિત કરી શકીયે છીએ અને બાકીનાને પર્યાવરણમાં નિકાલ કરવા જોઈએ તેથી આ થર્મોોડાયનેમિક્સ ના નિયમ અનુસાર છે અને ઉષ્માનું કોઈ ઉલ્લંઘન થઈ શકતું નથી આપણે પર્યાવરણમાં કેટલી ઉષ્મા નિકાલ કરવી પડે તે એક અભ્યાસ છે તે એક પ્રશ્ન છે અને આપણે તેનેથર્મોોડાયનેમિક્સ થી જાણી લીધું છે કે થોડા વ્યાખ્યાન પછી તેને ફરી સમજવાની બીજી તક મળશે પરંતુ આપણે પર્યાવરણમાં કેટલીક ઉષ્મા નિકાલ કરવી પડશે તે Q2 2 એ અશુન્ય ઘન જથ્થો છે તેથી મેં જે કહ્યું છે તે પ્રક્રિયા અને સાધનોની થર્મોોડાયનેમિક મર્યાદા છે તેથી આ પ્રક્રિયા શક્તિ મથકોના ચક્રની થર્મોોડાયનેમિક મર્યાદાને બતાવે છે અને પછી ત્યાં ઉપકરણોની મર્યાદા પણ છેઉપકરણોની આ મર્યાદા શું છે આપણે જાણીયે છીએ કે આપણે અમુક થર્મોોડાયનેમિક પ્રક્રિયા કરી શકીયે તો આપણી પાસે ચક્રની સારી કાર્યક્ષમતા હશે એમ કહીયે કે આપણે રીવર્સીબલ પ્રક્રિયા માગીએ છીએ કે અને માની લો કે અમુક ગેસ અથવા બાષ્પ છે જે વિસ્તૃત થાય છે આપણને અમુક પ્રકારની રીવર્સીબલ પ્રક્રિયા ગમે છે તેથી રીવર્સીબલ પ્રક્રિયાની માંગ છે કે સ્નિગ્ધતા ઘર્ષણ વગેરે જેવા કોઈ નુકસાન નહીં થાય અને ત્યાં કોઈ પણ પ્રકારનું ઉષ્મા સ્થાનાંતરણ નહીં થાય કોઈ પણ ઉપકરણની રચના દ્વારા આ ખાતરી આપી શકાતી નથી જે પણ શ્રેષ્ઠ રચના હોઈ પરંતુ આપણે તેની ખાતરી આપી શકતા નથી તે પછી ત્યાં ઉપકરણોની મર્યાદા હોય છે અને તે મર્યાદા થર્મોોડાયનેમિક મર્યાદા છે આપણને એક મળી રહ્યું છે તે શક્તિ ચક્રની થર્મોોડાયનેમિક મર્યાદા છે કારણ કે પર્યાવરણમાં ઉષ્મીય ઊર્જાની અમુક રકમ જમા કરવાની હોય છે અને કોઈ સાધનની થર્મોોડાયનેમિક મર્યાદા હોય છે કે અમુક પ્રક્રિયાઓ આદર્શ ન હોઈ શકે ત્યાં નુકસાન થશે જે આપણે બદલી ન શકાય તેટલો જથ્થો આપશે તેની આપણે પછીથી ચર્ચા કરશું તેથી જ્યારે આ પ્રકારની થર્મોોડાયનેમિક મર્યાદા હોય ત્યારે તેનો સીધો અર્થ એ છે કે આપણે વ્યય ઉષ્મા ઉત્પન્ન કરી રહ્યા છીએ જે પર્યાવરણને ફેંકી દેવાની જરૂર છે પછી આગળ હું ઉપકરણોની ભૌતિક મર્યાદા દર્શાવવાનું પસંદ કરું છું ઉપકરણોની ભૌતિક મર્યાદા શું છે ચાલો આપણે કહીયે કે આપણે ગરમ પ્રવાહમાંથી થોડીક ઉષ્મીય ઊર્જા કાઢવા માંગીયે છીએ ત્યાં એક ગરમ પ્રવાહ છે અને ત્યાં ઠંડો પ્રવાહ છે તેથી હું ગરમ પ્રવાહમાંથી ઉષ્મીય ઊર્જાની ચોક્કસ માત્રા કાઢવા માંગું છું અને તેને ઠંડા પ્રવાહમાં પસાર કરવા માંગું છુંહું તેને સારી રીતે કરી શકું તે માટે કેટલાક ઉષ્મા વિનીમયકનો ઉપયોગ કરેલ છે ચાલો ગરમ પ્રવાહથી ઠંડા પ્રવાહમાં ઉષ્માનું વિનિમય કરવા માટે ઉષ્મા વિનીમયકનો ઉપયોગ કરીયે ચાલો પહેલા સમાંતર પ્રવાહ પ્રકારના ઉષ્મા વિનીમયકનો વિચાર કરીયે તેથી સમાંતર પ્રવાહ પ્રકારના ઉષ્મા વિનીમયકમાં બંને પ્રવાહી ઉષ્મા વિનીમયકની એક જ બાજુ પર પ્રવેશી રહ્યા છે અને ઉષ્મા વિનીમયકની બીજી બાજુની વિરુદ્ધ બાજુમાંથી બહાર જાય છે તેથી યોજનાકીય રીતે આ ઉપરની આકૃતિમાં જોઈ શકાય છે અને ચાલો આપણે ગરમ પ્રવાહમાં પ્રવેશતા તાપમાનને Thi અને ગરમ પ્રવાહના આઉટલેટ તાપમાનને Tho કહીયે એ જ રીતે આપણી પાસે Tci ઠંડા પ્રવાહનું પ્રવેશ તાપમાન અને Tco ગરમ પ્રવાહનું આઉટલેટ તાપમાન હશે ચાલો ધારણ કરીયે કે ગરમ પ્રવાહ ઉંચા તાપમાને અને ઠંડા પ્રવાહ જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તે આજુબાજુના તાપમાનમાં છે હવે ગરમ પ્રવાહ કેટલી માત્રા સુધી સૈદ્ધાંતિક રીતે ઠંડુ થઈ શકે છે તે આસપાસના તાપમાન જેટલું ઠંડુ કરી શકાય છે તો પછી આ ઉષ્મા વિનીમયકમાં શું થઈ રહ્યું છે આપણે જોયું કે ગરમ પ્રવાહ તેનું તાપમાન ગુમાવશે તો ઠંડા પ્રવાહથી ઉષ્મા વિનીમયકની મર્યાદિત લંબાઈ માટે તાપમાન પ્રાપ્ત થશે આપણે અહીં ક્યાંક સમાપ્ત થવું પડશે આ લંબાઈ છે અને આ તાપમાન છે તેથી આપણે આ આંકડામાંથી જે મેળવી રહ્યા છીએ કે ગરમ પ્રવાહ આસપાસના તાપમાન સુધી ઠંડુ થઈ શક્યું હોત પરંતુ તે જ ઉષ્માનો ઉપયોગ ઠંડા પ્રવાહમાં થઈ શકે પરંતુ આપણે આ કરી શકીયે નહીં જે તેની ભૌતિક મર્યાદા છે ઉષ્મા વિનીમયકમાં કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જેને TTD ટર્મિનલ તાપમાન તફાવત કહેવામાં આવે છે તેથીઅહીં તમે જોશો કે સમાંતર પ્રવાહ ઉષ્મા વિનીમયકમાં અમુક ચોક્કસ બિંદુ સુધી આપણે ગયા છીએ તેનો અર્થ એ કે ગરમ પ્રવાહ અને જૂના પ્રવાહ વચ્ચેનો તાપમાનનો તફાવત આપણે અમુક ચોક્કસ બિંદુ સુધી ઘટાડ્યો છે પરંતુ તેનાથી આગળ આપણે વધી શકતા નથી અને જો આપણે સૈદ્ધાંતિક રૂપે આગળ વધીએ તો આપણે કેટલાક તબક્કે પહોંચીશું ચાલો આપણે કહીયે કે સૈદ્ધાંતિક રૂપે આપણે અમુક તબક્કે પહોંચી ગયા છીએ પરંતુ તે ફરીથી શક્ય તેટલા તાપમાન સુધી ગરમ પ્રવાહને ઠંડક આપતું નથી અને આ વ્યવહારિક સાધન દ્વારા આ ક્ષેત્ર પ્રાપ્ત કરી શકાય તેવું નથી તેથી આપણે આ પ્રાપ્ત કરી શકીશું નહીં તેથી આપણે જોઈ શકીયે છીએ કે ત્યાં ભૌતિક મર્યાદા છે તેથી આપણે કોઈ ખાસ પ્રવાહ દ્વારા મેળવેલ ઉષ્મીય ઊર્જાની આખી રકમ પુનઃ પ્રાપ્ત કરી શકીશું નહીં તેથી આ સાધનની ભૌતિક મર્યાદા છે આપણે ખુબ જ ઝડપથી વિચારી શકીયે ચાલો જોઈએ કે જો આ પ્રવાહોને વિરુદ્ધ પ્રવાહ તરીકે ગોઠવવામાં આવે તો આપણે જાણીયે છીએ કે વિરુદ્ધ પ્રવાહ રીતે ઉષ્મા વિનીમયકમાં ઉષ્માનું પરિવહન કરવાની સારી ક્ષમતા છે તો ચાલો આપણે કહીયે કે ઉપરની આકૃતિમાં લાલ રંગમાં બતાવ્યા પ્રમાણે ઠંડુ થતું હોય છે અને ઉપરની આકૃતિમાં વાદળી રંગની જેમ ઠંડો પ્રવાહ ગરમ થઈ રહ્યો છે અહીં તમે પણ જોશો કે આપણે લંબાઈ સાથે આગળ વધીએ છીએ અને આ ગોઠવણને કારણે અગાઉના કેસની તુલનામાં આ 2 પ્રવાહો વચ્ચે ઉષ્માના સ્થાનાંતરણની માત્રા વધુ છે પરંતુ ફરીથી આપણે પ્રમાણમાં આખી ઉષ્મીય ઊર્જાની કાઢી શકીયે નહીં જે ગરમ પ્રવાહમાંથી ઠંડા પ્રવાહમાં કાઢી શકાય છે જે ઉષ્મા વિનીમયકની મર્યાદિત લંબાઈ સાથે કરી શકાતી નથી તેથી આ સાધનની ભૌતિક મર્યાદા બતાવે છે પછી બીજો અવરોધ કે શા માટે આપણે તે કરી શકતા નથી કેમ આપણે વ્યય ઉષ્મા ઉત્પન્ન કરી રહ્યા છીએ અને તે ત્રીજી વસ્તુ છે એક્ઝોસ્ટ સ્ટ્રીમ્સની લાક્ષણિકતાઓ અને રાસાયણિક રચનાચાલો આપણે કહીએ કે આપણે એક્ઝોસ્ટ પ્રવાહમાંથી થોડીક ઉષ્મીય ઊર્જા કાઢવા માંગીએ છીએ પરંતુ એક્ઝોસ્ટ પ્રવાહ ખવાઈ જાય એવું છે જેથી આપણે આ એક્ઝોસ્ટ પ્રવાહમાંથી કોઈક નફાકારક રીત દ્વારા ઉષ્મા કાઢી શકીશું નહીં એક્ઝોસ્ટ પ્રવાહમાં એટલો બધો ભાગ છે કે જો હું ગરમીથી ઉષ્મીય ઊર્જા કાઢવાનો પ્રયત્ન કરું તો તે ફોલિંગ ની સમસ્યા આપશે તે ધોવાણની સમસ્યાને આપશે અને ઉષ્મીય ઊર્જાની ચોક્કસ રકમ કાઢવા માટે રોકાણ વધુ પડતું હશે જે ન્યુનતમ માન્ય ઠંડક તાપમાન અથવા ઠંડકનું તાપમાન જેટલું નફાકારક ન હોય માની લો કે મને ગેસ મળ્યો છે અને તેમાં ઉષ્મીય ઊર્જાની આટલી ચોક્કસ માત્રા મળી ગઈ છે જો હું તેને ઠંડુ કરું તો હું તેમાંથી બહાર કાઢી શકું છું પરંતુ શું થશે ત્યાં કેટલાક વાયુના ઘટકો છે જેને કાયમી ગેસ તરીકે ઓળખાવી શકાય છે અને ત્યાં ખાસ કરીને બાષ્પ છે દહન ઉત્પાદનમાંથી પાણીની વરાળ બને છે અને ત્યારબાદ તે એસિડિક પ્રવાહીનો અમુક પ્રકાર ઉત્પન્ન કરે છે જે સ્ટીલ ઘટક માટે ક્ષયકારક છે તે એસિડ ઝાકળ બિંદુથી નીચે ગેસને ઠંડું કરવાની મંજૂરી નથી એસિડ ઝાકળ બિંદુ શું છે આપણે પછીથી કેટલીક વાર ચર્ચા કરી શકીએ છીએ પરંતુ એસિડ ઝાકળ બિંદુની નીચે આપણે ગેસને ઠંડક આપી શકતા નથી અને ત્યારબાદ આપણને ઉષ્માની અમુક માત્રાનો પર્યાવરણમાં નિકાલ કરવો પડે છે જે આપણી વ્યય ઉષ્મા છે પછી મથકોની રચના અને ઉપલબ્ધ જગ્યા ચાલો કહીયે કે આપણને મથકમાં ક્યાંક ગરમ પ્રવાહ મળ્યો છે અને બીજે ક્યાંક દૂર ઠંડો પ્રવાહ મળ્યો છે તેથી ત્યાં એક સંભાવના છે તેનો અર્થ એ કે ઠંડા પ્રવાહને આપણે ગરમ કરવાની જરૂર છે અને દેખીતી રીતે આ ગરમ પ્રવાહની મદદથી કોઈ પણ પ્રકારના વધારાના ઇંધણ ખર્ચ કર્યા વિના કરી શકાય છે પરંતુ આ 2 પ્રવાહો હજી સુધી છે આ સિવાય કે આ 2 પ્રવાહો વચ્ચે ગરમીનું વિનિમય કરવું ભૌતિક રૂપે શક્ય નથી અને આ મથકોની રચનાને કારણે કેટલાક એવા માધ્યમ છે કે જેના દ્વારા આ પ્રકારના ઊર્જા વિનિમયની કાળજી લેવામાં આવે છેઆપણે ઉષ્માના એક સમાધાનની ચર્ચા કરીશું નહીં કે તે હંમેશા શક્ય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે શક્ય છે આપણે શું કરી શકીયે છીએ કે આપણે 2 ઉષ્મા વિનીમયક મેળવી શકીયે છીએ અને તે વચ્ચે આપણને અમુક પ્રકારના કપ્લિંગ ફ્લુઇડ હોઈ શકે છે જેને ફ્લુઇડ કપલ્ડ ઉષ્મા વિનીમયક અથવા રન અરાઉન્ડ કોઈલ કહેવામાં આવે છે પરંતુ ફરીથી બધી જગ્યાએ આપણી પાસે ફ્લુઇડ કપલ્ડ અથવા રન અરાઉન્ડ કોઈલ ઉષ્મા વિનીમયક ન હોઈ શકે કેટલીકવાર એવું થાય છે કે એક ગરમ પ્રવાહ છે અને એક ઠંડો પ્રવાહ છે અને સલામતીના વિચારણાને લીધે આપણે તેમને એક સાથે ન લાવવું જોઈએ તેમાંથી એક ગેસનો સ્વચ્છ પ્રવાહ હોઈ શકે છે અને બીજો જોખમી અથવા ક્ષયકારક હોઈ શકે છે અને સલામતી ધ્યાનમાં લેવા માટે આપણે તેમને નજીકમાં ન લાવવું જોઈએ અને તે સ્થિતિમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ શક્ય નથી અથવા વ્યય ઉષ્માનું ઉત્પાદન ફરજિયાત થઈ જાય છે પછી અર્થતંત્ર અને ઊર્જા નીતિમાં તમે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સંપૂર્ણપણે જોતા નથી આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ નથી અથવા વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સંપૂર્ણપણે તકનીક આધારિત કાર્ય નથી તેથી આ પણ રાજકીય દ્રષ્ટિકોણ છે ઊર્જા માટે કયા કર હોઈ શકે છે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ માટે પ્રોત્સાહન શું હોઈ શકે છે લેસર ઉત્સર્જન માટે પ્રોત્સાહન હોઈ શકે છે આ બાબતો પર પણ અસર પડે છે કે ઉદ્યોગો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સિદ્ધાંત કેવી રીતે અપનાવશે એવા દેશોમાં જ્યાં પર્યાવરણીય નિયમો ખૂબ જ કડક હોય છે જ્યાં ઇંધણની કિંમત વધારે હોય જ્યાં કોઈ ઇંધણ પૂરક ન હોય તો સંભવત ઉદ્યોગો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના સિધ્ધાંત વિશે વધુ સાવધ વધુ સભાન રહેવાના હોય છે અને તેઓએ ઘણા આવા સિદ્ધાંતોને અપનાવવા પડે છે પરંતુ એવા દેશોમાં જ્યાં આ પર્યાવરણીય નિયમો એટલા કડક નથી કે જ્યાં ઇંધણ ઉપલબ્ધ છે તો પછી કદાચ ઉદ્યોગો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સિદ્ધાંત અપનાવવામાં અનિચ્છા કરશે કારણ કે ત્યાં ખર્ચની જરૂર છે અને પછી છેલ્લી વસ્તુ વ્યય ઉષ્માના નફાકારક ઉપયોગનો અવકાશ છે ચાલો આપણે કહીયે કે ઉદ્યોગમાં વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિનો અવકાશ છે વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિ દ્વારા તેઓ ઓછા દબાણયુક્ત વરાળ ઉત્પન્ન કરી શકે છે પરંતુ ઉદ્યોગ પોતે જ ઉપયોગ કરી શકશે નહીં ત્યાં ઓછા દબાણયુક્ત વરાળનો ઉપયોગ નથી અથવા નજીકના કોઈ અન્ય ઉદ્યોગો નથી ત્યાં કોઈ અન્ય નથી ખરીદનાર અથવા નજીકના વપરાશકર્તા કે જે પછી નીચા દબાણની વરાળ ખરીદી શકે છે દેખીતી રીતે ઉદ્યોગ પાસે વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિ ઉપકરણ રાખવા માટે વધારાના રોકાણો કરવાનો વિકલ્પ નહીં હોય તે પર્યાવરણમાં આ ઉષ્મીય ઊર્જાનો નિકાલ કરવાનું પસંદ કરશે તેથી આ કિસ્સામાં વ્યય ઉષ્માનું ઉત્પાદનએ ઊર્જાના નફાકારક ઉપયોગની સંભાવનાના અભાવને લીધે છે જે વ્યય ઉષ્માના સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થાય છે તે ગરમ એક્ઝોસ્ટ અને પ્રવાહી સામાન્ય રીતે ગરમ એક્ઝોસ્ટ અને પ્રવાહી તે પ્રવાહી છે પ્રવાહ પરંતુ ગરમ એક્ઝોસ્ટ માં વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિની સંભાવના વધારે છે કારણ કે પ્રવાહી સામાન્ય રીતે શ્યામ હોય છે પરંતુ તે બંનેમાં વ્યય ઉષ્મા ની પુન પ્રાપ્તિ માટે સારી સંભાવના હોઇ શકે છે પછી ગરમ પ્રવાહો કે જેને ઠંડકની જરૂર હોય ત્યાં થોડો મધ્યવર્તી પ્રવાહ હોઈ શકે છે તે એક્ઝોસ્ટ નથી તે એક એમ્બિયન્ટ બનશે નહીં ચાલો આપણે એક રિફાઇનરી માં કહીયે કે ત્યાં એક ગરમ પ્રવાહ છે જેને ઠંડકની જરૂર છે અને તે પછી પણ તે ગરમ પ્રવાહમાંથી ઉષ્મીય ઊર્જા પુનઃ પ્રાપ્ત થઈ શકે છે અને ગરમ ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થઈ શકે છે ધાતુશાસ્ત્ર ઉદ્યોગોમાં પ્રક્રિયા ઉદ્યોગોમાં રાસાયણિક ઉદ્યોગોમાં ગરમ ઉત્પાદનો હશે અને ગરમ ઉત્પાદનમાં ઉષ્મીય ઊર્જા હશે જે ભઠ્ઠીઓ ઇન્સિનેરેટર વગેરે જેવી ગરમ સપાટી પરથી પુનઃપ્રાપ્ત થઈ શકે છે આ સંદર્ભમાં હું કહી શકું છું કે અત્યાર સુધીનો સામાન્ય અભિગમ મોટા ભાગે ગરમ પ્રવાહો અને ગરમ પ્રવાહીઓમાંથી વ્યય ઉષ્માને પુનઃપ્રાપ્ત કરવા માટે છે પરંતુ તેટલું જ ગરમ ઉત્પાદનો અને ગરમ સપાટીઓથી નહીં ગરમ ઉત્પાદનોમાં ખાસ કરીને ઊર્જાની પુનઃ પ્રાપ્તિ માટે ઘણી સંભાવનાઓ મળી છે અને આ તે એક ક્ષેત્ર છે જેને વધુ નવીન સંશોધન વિચારોની જરૂર છે જેથી આપણે તમામ ધાતુશાસ્ત્ર ઉદ્યોગો વગેરેના ગરમ ઉત્પાદનમાંથી સારી ઊર્જા મેળવી શકીયે તેથી આ સાથે હું આ વ્યાખ્યાનને સમાપ્ત કરવાનું પસંદ કરું છું આપણે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના વિવિધ વિકલ્પો માટે આગામી વ્યાખ્યાનમાં આગળ વધીશું તેથી અત્યાર સુધી આપણે હાલના વ્યાખ્યાનમાં જે પણ નિયમો શીખ્યા છે તેમાં આપણે ઊર્જા પ્રવાહની પ્રક્રિયા બતાવી છે કે તે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ સાથે અને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ વિના કેવી રીતે અલગ પડે છે અને પછી આપણે ચર્ચા કરી કે કયા કારણો છે જેથી ઉદ્યોગમાં વ્યય ઉષ્મા ઉત્પન્ન થાય છે દેખીતી રીતે આ મહત્વપૂર્ણ માહિતી છે અને આ સમજ સાથે હવે આપણે આવતા વ્યાખ્યાનમાં વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના વિવિધ વિકલ્પો માટે જઈ શકીયે છીએ